બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે પહેલાનાં ક્લાસમાં આપણે સોલિડવર્ક વિશે થોડું શીખ્યું છે હવે આપણે સોલિડવર્ક સાથે સંકળાયેલા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીશું તેથી છેલ્લા ક્લાસમાં આપણે શીખ્યા છે કે સોલિડવર્કના ચિહ્ન પર ડબલ ક્લિક કર્યા પછી અમે આ પ્રકારની સ્ક્રીન સાથે આવીશું તેમાં આપણે પહેલાથી જેવું કંઈક બનાવ્યું છે જો હું ખોલવા માંગું છું તો આપણે આ ઓપન વિકલ્પનો ઉપયોગ કરી શકીએ તો તે પાર્ટને ક્લિક કરો અને ખોલો જો આપણે નવું ડ્રોઇંગ બનાવવામાં રુચિ ધરાવીએ તો પહેલા જે આપણે કરવાનું છે તે આ નવા વિકલ્પ પર જવું ક્લિક એટલે કે ડાબું બટન ક્લિક કરવું તે પાર્ટ ને ક્લિક કરીને પાર્ટ પછી OK પછી તે એક ખાલી સ્ક્રીન ખોલે છે તે ખાલી સ્ક્રીનમાં આપણે ટાસ્કબાર જેવા વિવિધ વિકલ્પો અને સુવિધા સંચાલક અને અન્ય જોયે છીએ કોઈપણ ડ્રોઇંગ જેને આપણે નવા તરીકે શરૂ કરવા માંગીએ છીએ ત્યારે ફ્રન્ટ વ્યૂ પ્લેન થી શરૂઆત કરવાની ભલામણ છે તેથી જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ સાઇડ વ્યૂ બનાવ્યું હતું ત્યારે આ ફ્રન્ટ પ્લેન ટોપ પ્લેન અને જમણું પ્લેન એ આપણું અસલ બે ડાયમેન્શનીય સ્કેચ નથી તે વ્યૂ જુદા છે અહીં પ્લેનસ અલગ છે આ પ્લેનસ ફક્ત વ્યક્તિને ડ્રોઇંગ બનાવવામાં મદદ કરવા માટે છે આ પ્રકારના કી વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને સાઇડ વ્યૂ સાથે કંઈ લેવાદેવા નથી તે ફક્ત એક પ્લેન રજૂઆત છે કે શું આપણે સંદર્ભ કોઑરડીનેટ પ્રણાલી આપવાનું શરૂ કરીએ છીએ તે હેતુ માટે જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો આપણે શું કરવું જોઈએ મુખ્યત્વે અથવા બધા સમયે આપણે ફક્ત આગળનું પ્લેન જ પસંદ કરીએ છીએ પછી જમણું ક્લિક કરો તે નોર્મલ બટન જેવું કંઈક ખોલે છે તે પ્લેનની નોર્મલ આપણે ક્લિક કરવું પડે છે પછી કામ કરવાની જગ્યા હંમેશાં આવે છે છેલ્લા ક્લાસોમાં આપણે જોયું છે કે જો મારે લાઈન દોરવી હોય તો હું તેને તે રીતે દોરી શકું છું પછી સ્માર્ટ ડાયમેંસન પર જાઓ તેને 20 યુનિટમાં એડજસ્ટ કરો અને યુનિટ માટે આપણે હંમેશાં સાવચેત રહીશું 20 mm પછી OK ક્લિક કરો આ રીતે આપણે લાઈન ડાયાગ્રામ બનાવ્યો છે અને આપણે લંબચોરસ સાથે પણ ગયા હવે ત્યાં સ્લોટ્સ જેવા વિશિષ્ટ ઑબ્જેક્ટ છે કંઈક પ્લમર બ્લોક જેવું કદાચ કોઈ યાંત્રિક ઉપકરણ જ્યાં તમે કંઈક છિદ્રો સાથે પ્લેટ રાખવા માંગતા હોવ અને અન્ય વસ્તુઓ જેને આપણે સ્લોટ્સ કહીએ છીએ અને તે સ્લોટ્સ જો મને તેનો બનાવવામાં રસ છે તો મારે શું કરવું તે સીધો સ્લોટ પસંદ કરવાનું છે ઑબ્જેક્ટ આકારનો ત્યાં સીધા સ્લોટ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમે જુઓ છો કે ત્યાં કનેક્ટેડ લાઇનો સાથે કોર્નર જેવું છે તે પસંદ કરો તેથી પ્રથમ લાઇન બીજી લાઇન બીજો બિંદુ પસંદ કરો તેથી તે કેન્દ્ર પર બનાવે છે હવે તમારું માઉસ ખસેડો તે આવા ઑબ્જેક્ટનું નિર્માણ કરે છે ફરીથી પ્રથમ સીધો સ્લોટ ક્લિક કરો કોઈપણ બટનને પકડી ન રાખો ફક્ત તમારા માઉસને મુક્તપણે ખસેડો પ્રથમ બિંદુને ક્લિક કરો પછી બીજા બિંદુને ક્લિક કરો મુક્તપણે તમારા હાથ ખસેડો હવે તમારા માઉસને અમુક અન્ય સ્થાને ખસેડો તે અમુક પ્રકારની જાડાઈ પહોળાઈ બતાવે છે પછી ક્લિક કરો પછી આ થઈ ગયું તેથી જો તમે એસ્કેપને દબાવતા હો તો ઑબ્જેક્ટ બની ગયો છે હવે તમે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગો છો આ 40 યુનિટ જેવું હોવું જોઈએ જેમાં તમને mm રાખવું છેOK દવાઓ પછી એસ્કેપ દબાવો હવે હું તેની ત્રિજ્યાને એડજસ્ટ કરવા માંગું છું ક્લિક સ્માર્ટ ડાયમેન્શન પછી તેને પસંદ કરો પછી તે કેન્દ્ર બતાવે છે જ્યાંથી આ ત્રિજ્યા દર્શાવે છે તેથી ત્રિજ્યા મારે કંઈક 10 યુનિટ જેટલી જોઈએ છે પછી OK ક્લિક કરો પછી બંને બાજુએ કારણ કે આ બંને બાજુ એક સપ્રમાણ પદાર્થ છે તે જાતે જ તેને એડજસ્ટ કરે છે આ રીતે તમે સીધો સ્લોટ બનાવશો આપણે જોઈશું કે આના બનાવવાથી શું ફાયદો થાય છે આપણે ડ્રોઈંગ લાઈનો વાપરીને તે જ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ પછી ડ્રોઈંગ ચાપ ફરીથી એક ડ્રોઈંગ લાઈન અને તેને આર્ક દ્વારા બંધ કરીશું અર્ધવર્તુળ પણ આપણે તે કરી શકીએ છીએ પરંતુ ત્યાં એક ઑબ્જેક્ટ સીધી સ્લોટ તરીકે ઉપલબ્ધ છે તેથી આપણે તેનો ઉપયોગ કરીશું પછી એસ્કેપ દબાવો તેથી ડાયમેન્શન આપણે હંમેશાં 40 એકમો અને આર્ક 10 એકમો જેવા સૂચવ્યા છે તે જ સીધા સ્લોટમાં હવે આપણે કંઈક સેન્ટર પોઇન્ટ સીધા સ્લોટ સાથે જઈ રહ્યા છીએ આ ઉદાહરણ આપણે ફક્ત આ માઉસનો ઉપયોગ કરવાની પકડ રાખવા માટે કરી રહ્યા છીએ અને સોલિડવર્કસમાં જે પણ વિકલ્પો ઉપલબ્ધ છે હવે કેન્દ્ર પોઇન્ટ સીધા સ્લોટ પસંદ કરો તે ક્લિક કરો તે અન્ય પ્રકારનો વિકલ્પ બતાવે છે જેમ કે પ્રથમ વિકલ્પ બીજો વિકલ્પ ત્રીજો વિકલ્પ પ્રથમ પસંદ કરો કેન્દ્ર બિંદુ હવે કદાચ હું તે પણ તે રીતે બાંધવા માંગું છું પછી તમારું માઉસ ખસેડો થઈ ગયું તેથી આ પ્રકારની ઑબ્જેક્ટ આપણે રિજિડ બોડી લિંક્સ માટે વાપરીએ છીએ તે ચાર બારની મિકેનિઝમ હોઈ શકે છે આ પ્રકારની વસ્તુઓ જો હું તેમને મિકેનિકલ એન્જિનિયરિંગમાં બાંધવા માંગું છું તો પછી આ લિંક્સ પ્રકારના ઓબ્જેક્ટ હંમેશા મદદરૂપ થાય છે જે કી વર્ડ નામ સીધા સ્લોટ હેઠળ ઉપલબ્ધ છે ડાયમેન્શન આપણે પહેલાથી જ શીખ્યા છે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીને હું હંમેશાં આને એડજસ્ટ કરી શકું છું હવે હું એક આર્ક સાથે કંઈક આવું કરવા માંગુ છું હું તે પ્રકારની લિંક યાંત્રિક લિંક બનાવવા માંગું છું તેથી હું પસંદ કરીશ ત્રણ બિંદુ ચાપ સ્લોટ પ્રથમ બિંદુ બીજો બિંદુ ત્રીજો બિંદુ અને હું ફક્ત ખસેડીશ પ્રેસ એસ્કેપ તો આપણે આર્ક સાથે પણ બનાવી શકીએ છીએ ચાલો ફરી એક વાર કરીએ ત્રિ બિંદુ ચાપ સ્લોટ પસંદ કરો જે વસ્તુ આપણે દોરવા જઈએ છીએ તે અહીં ચિહ્ન તરીકે બતાવવામાં આવી છે તે ક્લિક કરો પ્રથમ બિંદુને ક્યાંક ક્લિક કરો ડાબું ક્લિક કરો જમણું ક્લિક કરો ફક્ત ડાબું ક્લિક કરો બીજો એક ત્રીજો ક્લિક પછી તેને ખસેડો તેથી બધા સમયનો ડાબું ક્લિક ડાબું ક્લિક ડાબું ક્લિક યોગ્ય રીતે ગોઠવવું જેણે આ પ્રકારની લિંક્સ બનાવી છે હવે આપણે બીજા એક સેન્ટર પોઇન્ટ આર્ક સ્લોટ પર ધ્યાન આપીશું ફરીથી ચાપ પર આપણે બનાવવું છે તેથી તે માટે આપણે કેન્દ્રને ક્યાંક નિર્દેશિત કરવું પડશે પ્રથમ બીજો ત્રીજો પછી ખસેડો ઘણી વખત એસ્કેપ દબાવો તેથી આ કેન્દ્રના સંદર્ભમાં આપણે એક ચાપ બનાવ્યો છે પછી ત્રીજા ડાયમેન્શનમાં ખસેડ્યોપહોળાઈ નક્કી કરવા માટે ખસેડ્યો અને તેને ક્લિક કર્યું આ રીતે આપણે વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ હવે જો હું કોઈ લાઇન વાપરવા માંગું છું તો હું ફક્ત એક લાઇન ક્લિક કરું છું ત્યાંથી ત્યાં જોડીશ હવે હું તેને બીજા સાથે જોડાવા માંગુ છું ફરીથી હું તે ક્લિક કરું છું તે બિંદુને ક્લિક કરું છું હવે હું ત્રિકોણની જેમ જોડાવા માટે એક વધુ લાઇનનો ઉપયોગ કરવા માંગુ છું પછી હું તે પસંદ કરીશ અને તે ક્લિક કરીશ જ્યારે પણ તમે તે સ્કેચથી લોકલ સ્કેચ મોડમાંથી બહાર આવવા માંગતા હો તો તમે ઘણી વાર એસ્કેપને દબાવો તે સ્કેચમાંથી બહાર આવવા માટે બે વાર પૂરતું છે તમે હજી પણ સ્કેચ મોડ પર છો પરંતુ લોકલ સ્તરે જ્યાં તમે દોરો છો ત્યાંથી તમે બહાર આવશો જેથી તમે સ્માર્ટ ડાયમેન્શન અથવા લંબચોરસ અથવા અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરી શકો હવે હું આ ડ્રોઇંગને સેવ કરવા માંગતો નથી પછી હું તરત જ તેને ક્લિક કરી શકું છું માર્ક ઇટ હું ચિત્ર સેવ કરવા માંગું છું પછી સ્વાભાવિક રીતે મારે ફાઇલ સેવ એસમાં જવું પડશે હવે મેં પહેલાથી જ part12d બનાવ્યું છે હવે હું પાર્ટ 2 અન્ડરસ્કોર 2 ડી ડ્રોઇંગ કરીશ નામો સાથે પણ સુસંગત રહેવું દરેક વખતે લોવર કેસ લેટર નો ઉપયોગ કરવાની ભલામણ છે આ શબ્દોમાં સ્પેસ નો ઉપયોગ ન કરીએ તો વધારે સારું છે ઉદાહરણ તરીકે પાર્ટ 2 સ્પેસ 2 ડી હું તમને ભલામણ કરીશ નહીં કારણ કે સ્પેસ યાદ રાખવી થોડી મુશ્કેલ રહેશે તેથી જો તમે સ્પષ્ટ કરવા માંગતા હો કે થોડી સ્પેસ આપવી પડશે તો અંડરસ્કોર બટન વાપરો જેથી તે પાર્ટ 2 અને 2 ડી બંને સાથે જોડાય અને તમે દરેક વખતે લોઅરકેસ લેટર નો ઉપયોગ કરો તેવી ભલામણ છે પાર્ટ 2 અન્ડરસ્કોર 2 ડી બધું જ લોઅરકેસ અક્ષરોમાં સારી પસંદગી છે તેની સાથે પ્રારંભ કરો તો સેવ કરો તેથી ડ્રોઇંગ થઈ ગયું છે હવે હું તેને બંધ કરવા માંગુ છું હું હંમેશાં તેને બંધ કરી શકું છું હવે જો હું તે ફરીથી ખોલવા માંગું છું તો તેને ખોલો પાર્ટ 2 ડી છે તેને ખોલો કારણ કે આપણે તે સમય સેવ કર્યુ છે જ્યારે આપણે તે સ્કેચ મોડને ક્લિક કર્યું છે ફરીથી બહાર આવતાં આપણે તેને સેવ કરવું પડશે આપણે તેને સેવ કર્યુ નહીં તેથી હવે આપણે આખું ડ્રોઈંગ ગુમાવી દીધું છે તેથી હંમેશાં સ્કેચ મોડમાંથી બહાર આવવાની ભલામણ કરવામાં આવે છે પછી ડ્રોઈંગ સેવ કરો અને પછીથી તમે તેને ફરીથી ખોલી શકો છો સ્કેચ મોડમાં તમે તેને સેવ કર્યુ તે પછી તમે સ્કેચ મોડમાંથી બહાર આવ્યાં વિના અને સેવ કર્યા વિના જો તમે તેને ચિહ્ન પર ક્લિક કરો તો તે તાજેતરનું વર્ઝન લે છે જેને તમે પહેલાથી જ સાચવ્યું છે FL હવે તમે ડ્રોઇંગ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો એટલે કે કંઈપણ સેવ કરશો નહીં તેથી તે બધું ભૂંસી નાખે છે તેથી નિયમિત રીતે ડ્રોઇંગને સેવ કરવા માટે પણ વ્યક્તિએ ખૂબ કાળજી લેવી પડશે હંમેશાં સ્કેચ મોડથી બહાર આવો ડ્રોઇંગ સેવ કરો હવે હું નવી ડ્રોઇંગથી પ્રારંભ કરવા માંગુ છું તો નવા પાર્ટ સાથે પ્રારંભ કરો બરાબર હવે કોઈપણ નવી ડ્રોઇંગ માટે આપણે ફ્રન્ટ પ્લેનમાં જવું પડશે તે માટે નોર્મલી ક્લિક કરો હવે આપણે લાઈન લંબચોરસ સીધા સ્લોટ્સ વિશે શીખ્યા હવે હું આ 2 ડી શીટ પર એક વર્તુળ બાંધવા માંગુ છું તેથી તે હેતુ માટે મારે શું કરવાનું છે આ બટન વર્તુળને ક્લિક કરો હવે કોઈ વર્તુળ દોરવા માટે ચિહ્ન કહે છે કે અહીં તમારે કેન્દ્ર બિંદુ પસંદ કરવાનું છે અને ત્રિજ્યા જેવું કંઈક તેથી તે હેતુ માટે આપણે શું કરીશું હમણાં મારા હાથ માઉસને સ્પર્શ કરી રહ્યા નથી પરંતુ મેં તે વર્તુળ આયકનને પહેલેથી જ ક્લિક કર્યું છે તો હજી પણ તે મોનિટર પર જાળવવામાં આવે છે હવે મારે શું કરવાનું છે એક બિંદુ પર ડાબું ક્લિક કરો તેથી કેન્દ્ર પસંદ કરવામાં આવ્યું છે હવે તમારા વર્તુળને અન્ય કોઈ સ્થાને ખસેડો એટલે કે આપણે ત્રિજ્યાને સ્પષ્ટ કરી રહ્યા છીએ તેના પર ક્લિક કરો હવે આપણે તે વર્તુળ બનાવી દીધું છે પરંતુ તમારું માઉસ જો તમે ખસેડતા હોવ તો તે હજી પણ વર્તુળ મોડમાં છે એનો અર્થ એ કે જો હું વધુ એક વર્તુળ બનાવવા માંગું છું ઉદાહરણ તરીકે હું આ બિંદુનો ઉપયોગ કરીને વધુ એક બનાવવા માંગું છું તો હું તેનો ઉપયોગ કરી શકું છું હું તે વર્તુળ મોડમાંથી બહાર આવવા માંગુ છું તો બે વાર એસ્કેપ દબાવો એકવાર તમે દબાવો પછી તમે તે વર્તુળ મોડથી બહાર થઈ ગયા છો હવે હું આ સંખ્યાઓને ફરીથી ગોઠવવા માટે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું તેથી એક સ્માર્ટ ડાયમેન્શન પસંદ કરો તે વર્તુળને ક્લિક કરો પછી તે વર્તુળના વ્યાસ જેવું કંઈક બતાવે છે જો તમને આપણા અગાઉના લેક્ચર માંથી યાદ આવે જ્યારે પણ આપણે વ્યાસ જેવું કંઇક ઉપયોગ કરીએ છીએ ત્યારે ચિન્હ phi એ ચિત્રમાં આવે છે અને તે જ પ્રતીક સમાન પરિભાષા અહીં સોંફ્ટવેર પર પણ આપણે જોઈ રહ્યા છીએ હવે હું આંતરિક રીતે વ્યાસ આપવા માંગું છું તેથી તે હેતુ માટે હું શું કરવા જઇ રહ્યો છું તે એક વસ્તુ છે જે આપણે આપણા અગાઉના લેક્ચરમાં શીખી છે આપણે આ પ્રકારનું ડાયમેન્શન ન આપવું જોઈએ જ્યાં તમારો એરો બીજા વર્તુળને સ્પર્શ કરશે અને તે ચિત્રની સાથે અસ્પષ્ટતા બનાવે છે તેથી તે હેતુ માટે તમારે કાળજીપૂર્વક તમારા માઉસને ખસેડવું પડશે જેથી યોગ્ય વ્યાસ પર તમે તે પસંદ કરી શકો અને ક્લિક કરો હવે તમને 75 મીલીમીટર જેવું કંઈક આપવું ગમશે તો તેના માટે આપણે 75 મિલીમીટર વાપરી રહ્યા છીએ બરાબર પછી એસ્કેપ દબાવો તેથી તમારું વર્તુળ 75 મિલીમીટરનું હશે હવે હું બીજું વર્તુળ એડજસ્ટ કરવા માંગું છું તેથી સ્માર્ટ ડાયમેન્શન ક્લિક કરો હું આંતરિક આપવા માંગતો નથી કારણ કે હવે ડાયમેન્શનની દ્રષ્ટિએ એક અસ્પષ્ટતા છે તેથી હું તેમાંથી બહાર જવા માંગું છું તે હેતુ માટે મારે શું કરવાનું છે તમારા માઉસને તે ચિત્રમાંથી બહાર ખસેડો કોઈપણ બટનને ક્લિક ન કરો ફક્ત તમારું માઉસ ખસેડો હવે જો હું તેને ખૂબ લાંબી દોરું છું તો તે ફક્ત એક જ પ્રકારનું એરો બતાવે છે જો હું આ દિશામાં આવું છું તો તે આ રીતે વ્યાસ બતાવે છે જ્યાં હું હંમેશાં 25 એકમો જેવું કંઈક આપી શકું છું અને OK ક્લિક કરો પછી એસ્કેપ દબાવો આ રીતે આપણે સેન્ટર બેઝ વર્તુળોનો ઉપયોગ કરીને ડાયમેન્શન આપી શકીએ છીએ ચાલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ સમાન વર્તુળમાં આપણી પાસે પરિમિતિ વર્તુળ જેવું કંઈક છે ચાલો તે પરિમિતિ વર્તુળને ક્લિક કરીએ અને જોઈએ કે તે શું કરી રહ્યું છે જો તમે ડાબી બાજુ જોતા હોવ તો ત્યાં બે વસ્તુઓ છે જેમ કે પ્રથમ તે કેન્દ્ર અને ત્રિજ્યા છે બીજું કેટલાક ત્રણ બિંદુઓ છે જેમાંથી આ વર્તુળ પસાર થઈ રહ્યું છે તેથી તમે ત્રણ જુદા જુદા પોઇન્ટ્સ પસંદ કરો છો જેની ફરતે આપણે એક વર્તુળ બનાવીશું મેન્યુઅલ ડ્રોઇંગમાં ટેજેન્ટ્સ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તે ત્રણ બિંદુ વર્તુળ બનાવવા માટે આપણી પાસે નિયત પદ્ધતિ છે પરંતુ અહીં સોફ્ટવેર લેન્સ છે કે વિવિધ પ્રકારનાં અલ્ગોરિધમથી તે વર્તુળને ફિટ કરવાનો પ્રયાસ કરે છે આ ડેટા પોઇન્ટ્સને ઘટાડીને આપણે સરફેસ મોડેલિંગ વિશે કંઈક શીખ્યા છીએ એ જ રીતે આપણે કર્વના મોડેલિંગ વિશે પણ શીખ્યા છીએ તેથી કારણ કે હવે આપણે ત્રણ જુદા જુદા ડેટા પોઇન્ટ્સ લઈ રહ્યા છીએ તે ધારવાનો પ્રયત્ન કરે છે કે X માઇનસ પૂર્ણવર્ગ વત્તા y માઇનસ b પૂર્ણવર્ગ બરાબર c નો વર્ગ છે જેના આધારે a b c ત્રણ જુદા જુદા પોઇન્ટ્સ માટે તે ઓપ્ટિમાઇઝ કરે છે અને તે વર્તુળનું કેન્દ્ર આપે છે વર્તુળ બરાબર ક્યાંથી પસાર થવું જોઈએ તે પણ નક્કી કરે છે મેન્યુઅલ ડ્રોઇંગ પર આપણે તે દોરવા માટે ભૌમિતિક પ્રક્રિયા બનાવીશું પરંતુ સોફ્ટવેર સ્તર પર આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એ છે કે આપણે પાસે સીધા જ ગાણિતિક કાર્ય છે a b c ના મૂલ્યોના આધારે આ સંપૂર્ણ સમીકરણોને ઘટાડીને મોટાભાગના સોંફ્ટવેર કાર્ય કરે છે હવે આપણે તે આંતરિક રચના વાપરી રહ્યા છીએ તેમ છતાં આપણે તે બેકએન્ડમાં શું થઈ રહ્યું છે તે જાણતા નથી કારણ કે એક વ્યાવસાયિક ઇજનેર ફક્ત તે ડ્રો કરવાનો પ્રયાસ કરવા માટેના વિકલ્પોને ક્લિક કરવાની સ્થિતિમાં હશે પરંતુ તે સોફ્ટવેર બેકએન્ડમાં તે જે કરે છે તે આ ગાણિતિક કાર્યોનો ઉપયોગ કરે છે કર્વને ફીટ કરવાનો પ્રયાસ કરે છે અને માહિતી મેળવે છે પછી તમે તેને ફરીથી GUI ની દ્રષ્ટિએ મેળવશો હવે આપણે તે પરિમિતિ વર્તુળ પસંદ કરી રહ્યા છીએ મારે ત્રણ પોઇન્ટ પસંદ કરવાનું છે તેથી પ્રથમ બિંદુને ક્લિક કરો પછી બીજા બિંદુ પર હું અહીં ક્યાંક અહીં ત્રીજો બિંદુ રાખવા માંગું છું પછી એસ્કેપ દબાવો કારણ કે જ્યારે હું પ્રથમ બિંદુ બીજો બિંદુ ત્રીજો બિંદુ પસંદ કરું છું ત્યારે ત્રિજ્યા શું હોવું જોઈએ તેના પર મારો કોઈ નિયંત્રણ નથી હું તેને નિયંત્રિત કરી શકતો નથી હું કેન્દ્ર શું હોવું જોઈએ તે પણ નિયંત્રિત કરી શકતો નથી કારણ કે આ તે ગાણિતિક માળખામાંથી બહાર આવતા આઉટપુટ છે તેથી તમારું સોફ્ટવેર તે કરે છે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોવું જોઈએ અને ત્રિજ્યા શું હોવું જોઈએ તે તમને સીધા જ આપે છે હવે હું આ ઑબ્જેક્ટને સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીને કદાચ થોડું મોટું અથવા નાનું બનાવવા માંગું છું ચાલો જોઈએ કે તે તેની કાળજી લે છે કે નહીં તો હું શું કરીશ સ્માર્ટ ડાયમેન્શન તે પસંદ કરો જ્યારે હું તે પસંદ કરું છું ત્યારે તે તરત જ મને વ્યાસ બતાવે છે એટલે કે હું આ કેન્દ્ર હોવાનું માનીને ત્રણ બિંદુ વર્તુળ દોરવા જઇ રહ્યો છું તેમ છતાં આ એક કર્વ છે જે તેમાંથી પસાર થવો જોઈએ હવે જો હું આ પ્રથમ ફ્રન્ટને એડજસ્ટ કરવા જઈશ તો તે આ ડાયમેન્શનને લેશે પરંતુ ચાલો પ્રયત્ન કરીએ કે ડાયમેન્શન કાળજી લે છે કે નહીં હું 44 એકમો નથી માંગતો પરંતુ 20 એકમો જેવું કંઈક હું સ્પષ્ટ કરવા માંગું છું પછી જો હું 20 એકમોનો ઉલ્લેખ કરું છું તો તે ગોઠવાયું છે હવે તે ત્રણ પોઇન્ટ હવે ત્રણ પોઇન્ટ નથી પરંતુ તેણે કેન્દ્રને નિયત કરવા માટે ત્રણ પોઇન્ટ્સનો ઉપયોગ સમીકરણો ઓપ્ટિમાઇઝ કરવા માટે કર્યો છે હવે એકવાર તેના કોઈપણ બિંદુથી કેન્દ્રનું નિર્માણ થઈ જાય પછી તમે એક વર્તુળ દોરવા જઇ રહ્યા છો હવે તેના પર તમે વધારાની અવરોધ મૂકવા માંગો છો ના ના હું આ વર્તુળને ઇચ્છતો નથી પરંતુ વર્તુળ 20 એકમો ડાયમેન્શન નું હોવું જોઈએ પછી સોફ્ટવેર જાતે જ કરે છે કારણ કે હવે તમે ફરીથી તમારો વ્યૂ બદલી રહ્યા છો તેથી તે કેન્દ્રને રાખવા માટે હું આ વર્તુળને 20 એકમો 20 વ્યાસમાં ગોઠવીશ તેથી તે છૂટું પડે છે તમને યાદ છે કે આપણે તે ત્રણ બિંદુ વર્તુળને મેન્યુઅલ સ્તરે કેવી રીતે બનાવ્યું છે તે મુદ્દાઓથી આપણે આર્ક દોરવાનો અને સેક્ટર બનાવવાનો અને નોર્મલ્સ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં આ નોર્મલ્સ છેદે છે પછી આપણે તે કેન્દ્ર શોધી કાઢીએ છીએ જે ભૌમિતિક રજૂઆત છે પરંતુ ગાણિતિક સ્તરે તે અલગ રીતે કાર્ય કરે છે તેથી જ્યારે પણ તમે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છો ત્યારે તમે હંમેશા પાછા જશો અને તપાસ કરો કે હાથથી દોરવા કેવી રીતે ભૌમિતિક રચના કરવામાં આવી છે અને આ સોફ્ટવેર કેવી રીતે કાર્ય કરે છે તે તમને ચિત્રો અને ગાણિતિક કાર્યોના નિર્માણની ભૌમિતિક રીતો બંનેની દ્રષ્ટિએ એક ફ્લેવર આપે છે જેનો ઉપયોગ પ્લેન ભૂમિતિને બદલે કોઓર્ડિનેટેડ ભૂમિતિના આધારે રચના કરવા માટે થઈ શકે છે હવે આપણે આર્કનો ફક્ત એક પાર્ટ જ બનાવવા માંગીએ છીએ સંપૂર્ણ વર્તુળ નહીં તેથી તે વિકલ્પ પણ સોલિડવર્કમાં ઉપલબ્ધ છે તેથી કેન્દ્ર બિંદુ ચાપ પસંદ કરો પ્રથમ કેન્દ્ર બિંદુ આર્ક તેથી સૌ પ્રથમ મારે એક કેન્દ્ર બિંદુ પસંદ કરવું પડશે કોઈ સ્થાન પર જાઓ મને જોઈતું આર્ક ક્લિક કરો ત્યાંથી હું એક ચાપ બનાવવા માંગુ છું તેથી મારે આ માઉસનો ઉપયોગ કરવાની બાબતમાં ખૂબ કાળજી લેવી પડશે જ્યાં હું ખસેડીશ અને જે પાર્ટને ક્લિક કરીશ તે સ્તરે ચાપ બનાવે છે ચાલો ફરી એક વાર કરીએ સેન્ટર પોઇન્ટ આર્ક પ્રથમ હવે બીજું મેં લીધું છે હવે હું મારા માઉસને કાઉન્ટરક્લોકવાઇઝ દિશામાં ખસેડી રહ્યો છું પછી વિકલ્પને ક્લિક કરો પછી તે તેને બનાવે છે તેથી તમે જે દિશામાં ખસેડી રહ્યાં છો તે રીતે નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે હવે આપણે તે જ ચાપ માટે ક્લોકવાઇઝ દિશામાં જઈશું કેન્દ્ર બિંદુ ચાપ પ્રથમ બિંદુ આર્ક હવે હું ક્લોકવાઇઝ દિશામાં જવા માંગુ છું જો હું ક્લોકવાઇઝ દિશામાં જઉં છું તો તમારું GUI હંમેશાં કહે છે કે તમે પહેલો પોઇન્ટ પસંદ કરો છો પરંતુ તમે ક્લોકવાઇઝ દિશામાં તે બિંદુને સમાપ્ત કરવા માંગો છો તેથી તે શું કરે છે તે વર્તુળને સમાપ્ત કરીને હંમેશાં કાઉન્ટરક્લોકવાઇઝ દિશામાં જાય છે તેથી તમારે ચાપને કયા બિંદુ સ્તર પર જવાનું છે તે નક્કી કરવાના સંદર્ભમાં ખૂબ કાળજી લેવી પડશે તમે ક્લોકવાઇઝમાં જવા માંગતા હો તેમ છતાં તમારી ચાપ હંમેશાં કાઉન્ટરક્લોકવાઇઝ દિશા લેતી રહે છે તેથી થઈ ગયું પછી એસ્કેપ દબાવો હવે હું આર્ક ત્રિજ્યા બદલવા માંગુ છું ફરીથી અમારું સ્માર્ટ ડાયમેન્શન ત્યાં જવા માટે અદ્ભુત છે તેને આ એકમો ગોઠવો હવે મારે કંઈક 10 ત્રિજ્યા એકમ હંમેશાં mm હોવું જોઈએ અમે mm સાથે જઈ રહ્યા છીએ OK પછી આર્ક થઈ જશે ચાલો હવે લાઈન જેવું હું દોરવા માંગું છું તેના જેવા કોમ્બિનેશનનો પ્રયાસ કરીએ તેના પર હું એક ચાપ બનાવવા માંગુ છું હવે કારણ કે હું ઓનલાઇન છું મારે તેમાંથી બહાર આવવાનું ગમશે મારે એસ્કેપ એસ્કેપ પ્રેસ કરવું છે આપણે તે લાઈન મોડમાંથી બહાર નીકળી ગયા છીએ હવે હું 50 એકમોને એડજસ્ટ કરવા માંગું છું તે બરાબર છે થઈ ગયું હવે હું એક ચાપ કેન્દ્ર બિંદુ ચાપ દોરવા માંગું છું જે હું દોરવા માંગું છું આ કેન્દ્ર બિંદુ હોઈ શકે છે હું કેન્દ્ર પસંદ કરવા માંગું છું મેં પહેલો પોઇન્ટ પસંદ કર્યો છે હું તેમાં જોડાવા માંગું છું પછી એસ્કેપ એન્ટર દબાવો તેથી હું તે ચાપ ને સંપૂર્ણ 180 ડિગ્રીમાં બનાવી શકું છું તેવી જ રીતે હું મલ્ટીપલ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવા માંગુ છું જેમકે લાઈન જે હું દોરવા માંગું છું આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ વિકલ્પને 90 ડિગ્રી લાઇનનો છે કે નહીં તેને જોઈ શકીએ છીએ એસ્કેપ મોડ હવે હું તેની આસપાસ એક વર્તુળ દોરવા માંગું છું વર્તુળ દોરવા માંગું છું કદાચ તે વર્તુળનું કેન્દ્ર આ બિંદુ છે હું આગળ વધું છું બીજું ક્લિક કરો થઈ ગયું તેથી કોઈપણ વધારાનું જો હું વાપરવા માંગું છું તો એક બીજા ઉપર હું બનાવી શકું છું હવે મને આ પોઇન્ટમાં રસ નથી પછી હું હંમેશાં ટ્રીમ એન્ટિટીઝ ઑબ્જેક્ટનો ઉપયોગ કરી શકું છું આપણે ટૂંક સમયમાં જોશું કે આ ટ્રીમ એન્ટિટીઝનો ઉપયોગ કેવી રીતે કરવો હવે આ વર્તુળને કારણે મારી પાસે છે મેં કંઈક લાઇન જેવું દોર્યું છે હું ક્યાં તો તે લાઇનનો નીચેનો પાર્ટ અથવા તે લાઇનનો ઉપરનો પાર્ટ કાઢવા માંગું છું તે હેતુ માટે જો હું તરત જ તે લાઇનને ક્લિક કરું છું તેને કાઢી નાખો તે એક સંપૂર્ણ લાઇનને કાઢી નાખશે તેના બદલે આપણી પાસે ટ્રીમ એન્ટિટીઝ જેવી ઑબ્જેક્ટ છે કાતર જેવું કંઈક છે તે ક્લિક કરો પછી તે તમને ઘણા ડાયલોગ બોક્સ બતાવે છે કંઇક એવું છે કે ત્યાં પાવર ટ્રીમ કોર્નર ટ્રીમ અંદરથી દૂર ટ્રીમ બહાર ટ્રિમ તેને બંધ કરવા માટે ટ્રિમ આ પ્રકારનો વિકલ્પ હંમેશા ત્યાં હોય છે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો અભ્યાસ કરવો પડશે તેથી ઉદાહરણ તરીકે ચાલો હું પાવર ટ્રીમ પસંદ કરું પાવર ટ્રીમ શક્તિશાળી છે તે અર્થમાં તમે ફક્ત કોઈ ચોક્કસ લાઇન પર સ્વાઇપ કરો છો તે તરત જ તે લાઇનને દૂર કરે છે ચાલો આપણે તે પાવર લાઈનને ક્લિક કરીએ પછી તે બટનને ક્લિક કરો તેને પકડી રાખો તે લાઈન સાથે ખેંચો તે તે લીટીને દૂર કરે છે ચાલો ફરી એક વાર કરીએ હું અહીંથી અહીં એક લાઇન દોરવા માગું છું હું શું કરવા માંગુ છું તે છે કે હું આ રેખાના આ બહારના પાર્ટને કાઢવા માંગુ છું જે તે વર્તુળની બહાર છે તે હેતુ માટે હું જે કરવા જઇ રહ્યો છું તે છે ટ્રીમ એન્ટિટીઝનો ઉપયોગ કરવો પાવર ટ્રીમ પસંદ કરો કાળજીપૂર્વક ક્લિક કરો તમારા ડાબા બટનને પકડી રાખો અને તમારા માઉસને તે લાઈન સાથે ખસેડો પછી તમારું માઉસ બટન છોડો એકવાર તમે પૂર્ણ કરી લો પછી તે લીટી દૂર કરવામાં આવશે ચાલો તે જ વસ્તુનો ઉપયોગ બીજી લાઇનો માટે કરીએ બીજી લાઇન કે જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તે હવે આપણી પાસે આ બિંદુ છે આ બિંદુ છે કદાચ હું અહીં કર્વના આ પાર્ટને દૂર કરવા માંગુ છું તે હેતુ માટે ફરીથી ટ્રીમ એન્ટિટીઝ પાવર ટ્રીમ હમણાં મેં કંઈપણ ખસેડ્યું નથી હવે હું ડાબી બટન ક્લિક કરવા જઇશ તેને પકડી રાખો અને તે લાઇન ઉપર ખસેડો હવે તમારું માઉસ બટન છોડો એકવાર તમે પૂર્ણ કરી લો પછી તે જે પણ છેદે છે તે પોઇન્ટ્સ ત્યાં હશે તે પાર્ટ દૂર થઈ જશે તેવી જ રીતે પાવર ટ્રીમ હવે હું આ તળિયા નો પાર્ટ કાઢવા માગું છું તે હેતુ માટે ડાબી બટન ક્લિક કરો અને તે લીટીની સાથે ખસેડો તેથી મારી પાસે તે ઓબ્જેક્ટ છે તેથી હું લાક્ષણિક ભૌમિતિક વસ્તુઓનું નિર્માણ કરું છું તેમ છતાં હું કેટલીક લાઇનો દૂર કરવા માંગુ છું હું તે પાવર બટન પાવર ટ્રીમ બટનનો ઉપયોગ કરીને તેના પાર્ટને દૂર કરવા માટે તેના પર ક્લિક ડ્રેગ કરી શકું છું આગામી ક્લાસોમાં આપણે સોલિડ વર્ક્સ પર ઉપલબ્ધ વધુ વિકલ્પો વિશે શીખીશું